હવે આપણે કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત સાથે નોડલ વિશ્લેષણ પર વિચાર કરીશું અહીં સર્કિટ છે અને આપણી પાસે નોડ 1 અને 2 વચ્ચે જોડાયેલ કરંટ નિયંત્રિત કરંટ સ્ત્રોત k IX છે અને આ IX એ R23 માંથી વહેતાં કરંટ પર આધારિત છે તો સૌ પ્રથમ તમે સમજો છો કે આ કરંટ સ્ત્રોત નોડ 1 અને નોડ 2 ના સમીકરણોમાં દેખાય છે કારણ કે તે નોડ 1 અને 2 વચ્ચે જોડાયેલ છે તેથી જો હું નોડ 1 માટે લખું તો નોડમાંથી વહેતા કરંટ માટે મારી પાસે આ રેઝિસ્ટરમાંથી V1 × G11 હશે નિયંત્રિત સ્ત્રોતમાંથી k × IX જેની બરાબર IX1 હશે સ્વતંત્ર સ્ત્રોત નોડ 1 માં દાખલ કરવામાં આવે છે એ જ રીતે નોડ 2 માટે મારે નોડમાંથી વહેતો કરંટ લેવો પડશે તેથી મારી પાસે રેઝિસ્ટરને અનુરૂપ સામાન્ય પદ છે જે V2 × G22 G23 V3 × G23 છે જેની બરાબર શૂન્ય છે કારણ કે આ નોડમાં કરંટ દાખલ કરવા માટે ત્યાં કોઈ સ્વતંત્ર કરંટ સ્ત્રોત નથી અને આપણી પાસે આ પદ k × Ix પણ છે અને નોડમાંથી વહેતો નોડ કરંટ k × Ix હશે અને નોડ 3 માટે કંઈ બદલાયું નથી જે હંમેશા હતું તે જ સમીકરણ છે તેથી આપણી પાસે V2 G23 V3 × G23 G33 I3 હશે તેથી આપણી પાસે ત્રણ સમીકરણો છે પરંતુ આપણી પાસે આ વધારાનો અજ્ઞાત છે જે Ix છે અને પ્રાથમિક ચલો હું નોડલ વિશ્લેષણમાં નોડ વોલ્ટેજનો ઉપયોગ કરવા માંગુ છું આ Ix ને રેઝિસ્ટરમાંથી વહેતાં કરંટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી તેને ફરીથી લખી શકાય છે કારણ કે Ix એ R23 × V2 V3 ને અનુરૂપ કંડકશન G23 છે તેથી આ બંનેમાં હું આને k G23 V2 V3 સાથે બદલીશ અને અહીં પણ k G23 V2 V3 હશે મારી પાસે ત્રણ અજ્ઞાત સાથે ત્રણ સમીકરણો છે અજ્ઞાત નોડ વોલ્ટેજ અને હું નોડ વોલ્ટેજ મેળવવા માટે તેને ઉકેલી શકું છું અને પછી સર્કિટમાં બીજું બધું છે તમે એ પણ જોશો કે આ કેસ વોલ્ટેજ નિયંત્રિત કરંટ સ્ત્રોત જેવો જ છે સિવાય કે તમારે અજ્ઞાત કરંટ Ix ને દૂર કરવા માટે વધારાનું સ્ટેપ લેવું પડશે કરંટ નિયંત્રિત વોલ્ટેજ સ્ત્રોતની જેમ મેં એક ગૂંચવણ ધ્યાનમાં લીધી નથી તે એ છે કે જ્યારે નિયંત્રિત કરંટ અહીં હોવાને બદલે જો તે અમુક વોલ્ટેજ સ્ત્રોત દ્વારા હોય તો તમે આ કરી શકશો નહીં તમે તેવી રીતે સમીકરણ લખી શકશો નહીં કારણ કે વોલ્ટેજ સ્ત્રોત દ્વારા કરંટ સર્કિટની અન્ય રીતે નક્કી કરવામાં આવે છે વોલ્ટેજ સ્ત્રોત દ્વારા નહીં તેનું યોગ્ય રીતે પૃથ્થકરણ કરવા માટે આપણે ગૌણ ચલોને ધ્યાનમાં લેવા પડશે અને તે સંશોધિત નોડલ વિશ્લેષણ તરીકે ઓળખાય છે પરંતુ આપણે આ અભ્યાસક્રમમાં તેને ધ્યાનમાં લઈશું નહીં તેથી હજી સુધી આ અભ્યાસક્રમનો સંબંધ જ્યારે આપણી પાસે કરંટ નિયંત્રિત સ્ત્રોત હોય ત્યારે જ છે આપણે રેઝિસ્ટર દ્વારા જ કરંટને નિયંત્રિત કરવાનું વિચારીશું વોલ્ટેજ સ્ત્રોત દ્વારા નહીં હવે આનો અર્થ એ નથી કે આવી સર્કિટનું વિશ્લેષણ કરી શકાતું નથી અલબત્ત તેનું પણ વિશ્લેષણ કરી શકાય છે પરંતુ આપણે અહીં તેની સાથે વ્યવહાર કરીશું નહીં